આપણે ગયા લેક્ચર માં ભૂખરી સપાટીઓ ઉપર ઉર્જા નું સંતુલન અને વિકિરણ વિનિમય જોયું તેમાં આપણે કહ્યું હતું કે જો આપણની પાસે N જેટલા પદાર્થો N જેટલી સપાટીઓ સાથે છે અને તેમાંના દરેક એકબીજા સાથે વિકિરણ વિનિમય કરે છે તો ચોખ્ખું વિકિરણ વિનિમય નીચે આપેલા સુત્ર દ્વારા આપવામાં આવે છે qnetij1NAiFijJi Jj અને તે qnetiEbi Ji1 iAii ની બરાબર છે તેથી આપણે ઓળખ્યું છે કે 1 iAii એ સપાટી દ્વારા કરવામાં આવતો અવરોધ છે અને તે સપાટીથી વિકિરણ વિનિમય માટે તે સપાટીના ગુણધર્મો ને લીધે થાય છે હવે તેજ રીતે આપણે જુદી જુદી સપાટીઓ વચ્ચે વિકિરણ વિનિમય પણ ઓળખી શકીએ છીએ બરાબર તેથી નોંધ લો કે તે સપાટી i ના અવરોધ માંથી નીકળતું વિકિરણ છે અને આપણે સપાટીઓ વચ્ચેના વિકિરણ વિનિમય માટે અવરોધ ને ઓળખી શકીએ છીએ બરાબર તેથી સપાટી i અને સપાટી j વચ્ચે વિકિરણ વિનિમય AiFijJi Jj ના દ્વારા આપવામાં આવે છે તો હવે આપણે તેને ફરીથી Ji Jj1AiFij રીતે લખી શકીએ છીએ તેથી જો વિકિરણ વિનિમય માટે ચાલક બળ એ બધી સપાટીઓ માંથી મળી આવતા કુલ ઉત્સર્જન વચ્ચે નો તફાવત છે તો તે ચાલક બળ driving forceઅવરોધ થશે તેથી તે નિશ્ચિત કરી શકાય છે કે સપાટી i અને સપાટી j વચ્ચે વિકિરણ વિનિમય માટે જે પણ અવરોધ કરવામાં આવે છે તે 1AiFij હશે તેથી તે અવરોધ બીજું કઈ નથી પરંતુ 1AiFij છે અને તે અવરોધ બીજું કઈ નથી પરંતુ અભિગમ દ્વારા રજુ થતું અવરોધ છે આ જુદી જુદી સપાટીઓના અભિગમ ને કારણે પદ્ધતિ દ્વારા રજુ થતું ભૌમિતિક અવરોધ છે તેથી અવરોધ નું માળખું 1AiFij રીતે પણ લખી શકાય છે બરાબર તેથી આ અવરોધ છે જે સપાટી i અને સપાટી j વચ્ચે વિકિરણ વિનિમય માટે રજુ કરવામાં આવે છે જેનું કુલ ઉત્સર્જન ji અને jj છે તેથી હવે આ બે અવરોધ ના આધારે આપણે આખી પદ્ધતિ માટે અવરોધ નું માળખું બનાવી શકીએ છીએ બરાબર તેથી માની લો કે Ebi એ સપાટી i અને સપાટી j માટે કુલ ઉત્સર્જન ને અનુરૂપ બ્લેકબોડી વિકિરણ છે તો જે અવરોધ રજુ થાય છે તે 1 iAii છે હવે આ બધી સપાટીઓ સાથે વિકિરણ વિનિમય છે તેથી તમારી પાસે સમાંતર બનતું અવરોધ છે કારણ કે તે એક સાથે બીજી બધી સપાટીઓ સાથે વિકિરણ વિનિમય છે તે માટે તમારી પાસે સમાંતર દેખાતું અવરોધ છે તેથી આ 1 j1 j2 વગેરે JN સુધી છે અને તે અવરોધ 1AiFi1 1AiFi2 બનશે 1AiFi3 અને તે 1AiFiN સુધી બનશે બરાબર તેથી આ ચારે તરફ દીવાલવાળી માં આવેલી બધી સપાટીઓ સાથે સપાટી i ના વિકિરણ વિનિમય માટે અવરોધ નું માળખું છે તેજ રીતે બધી સપાટીઓ માટે વિકિરણ વિનિમય લખી શકાય છે અને તેવી જ રીતે 1 થી N સપાટી તરફ જતા બધી સપાટીઓ માટે વિકિરણ વિનિમય માળખું લખી શકાય છે બરાબર તેથી બધી સાંધો ના સિદ્ધાંત માં તમારી પાસે N જેટલા અવરોધ હશે જે ખરેખર બધા સાંધો માંથી આવે છે તેથી ત્યાં કેટલા અવરોધ હશે આ પદ્ધતિ માટે કુલ અવરોધ કેટલા હશે કુલ અવરોધ ની સંખ્યા શું છે બધાજ અસ્તિત્વ માં તમારી પાસે N છે જે તમને N આપશે પરંતુ તમારી પાસે અવરોધ છે જે સપાટી ના ગુણધર્મો દ્વારા રજુ કરવામાં આવેલ છે બરાબર તેથી દરેક સપાટી માટે તમારી પાસે 1 અવરોધ હશે તેથી કુલ કુલ અવરોધ ની સંખ્યા N2N છે તેથી N2 એ ભૌમિતિક સ્થિતિ અથવા ભૌમિતિક પરિબળો ને કારણે અથવા અવરોધ અભિગમ દ્વારા કરેલો અવરોધ છે તેથી આ N2 અવરોધ એ ભૌમિતિક પરિબળો ને કારણે છે અને દેખીતી રીતે તેઓ સપ્રમાણ માં છે બરાબર અને N અવરોધ એ સપાટી ના ગુણધર્મો ને લીધે છે સપાટીના ગુણધર્મો ને કારણે સપાટી દ્વારા રજુ થતો અવરોધ શું છે તેથી કુલ અવરોધ એ N2N છે બરાબર તેથી આ બધા નો આપણે ક્યાં ઉપયોગ કરીશું પ્રશ્ન એ છે કે આપણે આ બધી માહિતી નો ઉપયોગ ક્યાં કરીશું તેથી અહીં બે પ્રકાર ના પ્રશ્નો છે જે ખાસ કરીને પુછાય છે બરાબર પહેલો પ્રશ્ન એ છે કે માની લો હું બધા જ તાપમાન જાણું છુ અને બધી સપાટીઓના તાપમાન ની ખબર છે તેથી શું હું વિકિરણ ની ગણતરી કરી શકું તેથી આ પ્રથમ વર્ગનો પ્રશ્ન છે તમે આપણે આગાઉ મેળવેલી વસ્તુઓ ની મદદ થી જવાબ આપી શકો છો બીજા વર્ગ ના પ્રશ્નનો એ જવાબ આપવાનો છે કે હું પ્રવાહ ની મૂલ્ય જાણું છું માની લો કે બધી સપાટીઓ ના ચોખ્ખું વિકિરણ વિનિમય ની મૂલ્ય જાણું છું હવે સમતાપી સ્થિતિ ને જાળવી રાખવા કેટલી ઉષ્મા નું તમે પહોંચાડો છો અથવા તો દૂર કરો છો તે માપવું શક્ય છે અને તમને qneti આપેલું હોય તો તાપમાનની કિમત શુ છે તે મળી શકે છે તમે જુદા જુદા પ્રકાર ના પ્રશ્ન નો જવાબ આપી શકો છો ફક્ત એ નહિ તમે વ્યક્તિગત કુલ ઉત્સર્જન શું છે તે પ્રશ્ન નો જવાબ પણ આપી શકો છો બરાબર તેથી પ્રથમ પ્રશ્ન તરફ જોઈએ કે તેનો જવાબ કઈ રીતે આપી શકાય આપણે પહેલા જે કઈ પણ માળખું તૈયાર કર્યું છે તેનો આપણે ઉપયોગ કરવા જઈરહ્યા છીએ જેને ઓપેનહાઈમ કહેવાય છે ઓપેનહાઈમ શ્રેણિક પદ્ધતિ નો ઉપયોગ પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 નો જવાબ આપવામાં થશે હવે તે બીજું કઈ નહિ પરંતુપહેલા લખેલા બધાજ ઉર્જા સંતુલન નું શ્રેણિક સદિશ ના સ્વરૂપ માં રૂપાંતર કરે છે જેથી તે પ્રશ્ન ને હલ કરવા માં સરળતા રહે તેથી માની લો કે હું આ બધા તાપમાન જાણું છું અને હું બધીજ સપાટી માંથી કુલ ઉત્સર્જન શું છે તે શોધવા માંગુ છું બરાબર જો હું બધી સપાટીઓ પરથી ચોખ્ખું ઉત્સર્જન જાણું છું તો હું ચોખ્ખા વિકિરણ વિનિમય ના દર ને શોધી શકું છું તેથી આપણી પાસે ઉર્જા નું સંતુલન છે તેથી EbiJi1 iAiiqnetiJ1NJi Jj1AiFij છે બરાબર તેથી તે પોતાના ગુણધર્મો ને ધ્યાન માં રાખી ને નીકળતું ઉત્સર્જન છે અને તે ચારે તરફ દીવાલવાળી માં રહેલી તમામ સપાટીઓ અને તે સપાટીઓ વચ્ચેનું વિકિરણ વિનિમય છે તેથી માની લો કે હું તાપમાન જાણું છું તો આ પદ ના જથ્થા માંથી કયો જથ્થો જાણીતો છે માની લો કે હું બધાજ તાપમાન જાણું છું માની લો કે મેં સમતાપી ની સ્થિતિ માં જાળવી રાખેલ બધી સપાટીઓ ના તાપમાન જાણું છું તો અહીં જથ્થા માથી કયો જથ્થો જાણીતો છે એવો કયો જથ્થો છે જે અહીં જાણીતો છે શું હું εi જાણું છું જો હું કહું કે તેઓ જાણીતા છે તો હું εi ને પણ જાણું છું εi એ જાણીતો જાણીતો જથ્થો છે બરાબર અને હું કુલ સપાટીનું ક્ષેત્રફળ શું હશે તે શોધી શકું છું હું તાપમાન જાણું છું બીજું હું શું જાણું છું તમે Ebi જાણો છો Ebi એ જે તે તાપમાને બ્લેકબોડી વિકિરણ છે બરાબર તો તેનો અર્થ એ છે કે EbiσTi4 એ જાણીતો જથ્થો છે તેથી આપણે શું અંદાજ કાઢવાની જરૂર છે આપણે બધાજ Ji શોધવાની જરૂર છે આપણે તે જથ્થા માં આપેલી તમામ સપાટીઓ માંથી નીકળતા ઉત્સર્જન શોધવાની જરૂર છે શું તે ઉકેલી શકાય તેવી સમસ્યા છે ત્યાં કેટલા સમીકરણો છે N જેટલા સૂત્ર છે તેથી તમારી પાસે i ની દરેક મૂલ્ય 1 સૂત્ર છે તેથી આ સૂત્ર 1 થી N તરફ જતા તમામ i માટે તે માન્ય છે બરાબર શું તે રેખીય અથવા બિન રેખીય દાખલો છે તે રેખીય દાખલો છે J માં રેખીય છે તેથી આપણે તેનો ઉકેલ શોધવા માટે સક્ષમ હોવા જોઈએ તેથી તેને આ રીતે રજુ કરી શકાય છે Ebi1 iAiij1Nji jj1AiFijji1 iAii તેથી હવે હું તેને શ્રેણિક સદિશ ના સ્વરૂપ માં લખી શકું છું તેથી નોંધ લેશો કે આ 1 થી N તરફ જતા બધા ⩝i1 થી N માટે છે હવે હું તેને શ્રેણિક સદિશ ના દાખલા તરીકે લખી શકું છું તેથી તે Eb11 1Aii Ebn1 nAnn અને તે આપડી પાસે ના શ્રેણિક અને j1 jn સાથે ગુણાકાર થશે શ્રેણિક માં પ્રથમ તત્વ શું છે તે ફક્ત પ્રથમ પદ માટે જ છે તે 1 થી N પર નો સરવાળો છે બરાબર તેથી તેજ રીતે અહીં તમારી પાસે સરવાળો છે j એ 1 થી N તરફ જાય છે તેથી હું બધા પદ ને જુદા જુદા કરીશ પરંતુ તમારે આ શ્રેણિક નું માળખું સમજવું પડશે બરાબર જો હું આ શ્રેણિક ને A કહું અને આ સદિશ ને j કહું અને હું આ સદિશ ને B કહું છું બરાબર તેથી બધી સપાટી માંથી નીકળતું ઉત્સર્જન એ ફક્ત આ શ્રેણિક ના દાખલા નો ઉકેલ છે બરાબર તેથી JA 1b બનશે બરાબર તેથી A શ્રેણિક ખોલતા a11 એ શ્રેણિક નું પ્રથમ પદ બનશે અને તે a11j1N1A1F1j 111 1A11 હશે તેથી હવે સામાન્ય કર્ણ પદ શું છે તે હું શોધવા માંગુ છું તેથી તે હવે સરળ રીતે aii બનશે અને હું i ને 1 ના સ્થાને મુકીશ તેથી તે સામાન્ય કર્ણ પદ છે અને જો પછી હું વિરૃદ્ધ કર્ણ પદ જુઓ તો તે a12 1A1F12 1 બનશે બરાબર તેથી જો મારે સામાન્ય કર્ણ વગરનું પદ શોધવું હોય તો હું તેને બદલાવીશ તો તે a1j 1A1F1j 1 બનશે અને પછી હું પ્રથમ સૂચક આંક i સાથે બદલાવું તો તે aij 1AiFij 1 બનશે તેથી aii શ્રેણિક શું છે તે શોધવું સરળ છે તે aiij1N1AiFij 111 iAii અને વિરૃદ્ધ કર્ણ પદ aij 1AiFij 1 બનશે હા પારસ્પરિક સંબંધો ને લીધે તે સપ્રમાણ માં છે અને તે સપ્રમાણ માં હોવું જોઈએ કારણ કે તે સપાટી 1 એ સપાટી 2 સાથે ફેરફાર કરે છે અને સપાટી 2 એ સપાટી 1 સાથે ફેરફાર કરે છે તેથી તે સપ્રમાણ માં હોવું જોઈએ તેથી આ શ્રેણિક ના દાખલા ને અનુસરી ને સરળ રીતે આપણે કુલ ઉત્સર્જન શોધી શકીએ છીએ તેથી JA 1b બનશે તેથી આ બધું ત્યારે હતું જયારે તાપમન જાણીતું હતું બરાબર તો જયારે પ્રવાહ અથવા ઉષ્મા ના વાહન નો દર જાણીતો હોય ત્યારે શું થશે તેથી આ પ્રથમ દાખલો હતો બીજા વિષે શું જયારે તાપમાન ખબર ના હોય પરંતુ qi નો કઈ રીતે અંદાજ કાઢવો તે ખબર હોઈ તો આપણે આ દાખલો કઈ રીતે ઉકેલી શકીએ શું આપણે હજી પણ સમાન માળખા નો ઉપયોગ કરી શકીએ ના Ebi Ji એ સાચું છે તેથી આ તે પદ છે આપણે Ji ની મૂલ્ય નથી જાણતા તેથી આપણે તેની મૂલ્ય શોધવી છે આપણે Ji ની મૂલ્ય શોધવા જઈ રહ્યા છીએ આપણે qnet ની મૂલ્ય જાણીએ છીએ અને તમે Ji ની મૂલ્ય શોધવા જઈ રહ્યાં છો હવે જો તમે Ji ની મૂલ્ય જાણતા હોય તો તમે આ પદ ની મદદ થી Ebi ની મૂલ્ય શોધી શકો છો તેથી અહીં ત્રણ પદ આપેલા છે પ્રથમ અહીં છે બીજી અહીં અને ત્રીજું પદ અહીં આપેલું છે બરાબર હવે હું શુ કરીશ તે છે કે હું આ પ્રથમ અને ત્રીજા પદ ને સરખાવીશ તેથી 1 અને 3 પદ નો ઉપયોગ કરો અને Ji શોધો અને ત્યાર બાદ બધી કુલ ઉત્સર્જકતા શોધો ત્યારબાદ 1 અને 2 પદ નો ઉપયોગ કરીને Ebi શોધી શકો છો તેથી જો તમે એક વખત Ebi ને જાણો છો તો પછી તમે તાપમાન પણ શોધી શકો છો ગણતરીમાં અનુસરવા નિયમોનો સમૂહ ખુબજ સરળ છે શ્રેણિક ની અંદર રહેલા જુદા જુદા તત્વો ને બાદ કરતા તે હજી પણ સમાન માળખું છે તેથી તે q1 અને qN બની જશે અને કર્ણ તત્વો પાસે આ સરવાળા નું સમીકરણ હશે નહિ અહીં તેની પાસે કોઈ વધારા નું પદ હશે નહિ તેથી તે j1N1A2F2j 1 વગેરે બનશે અને તમે ફક્ત શ્રેણિક પૂરો કર્યો છે બરાબર તેથી તે તમને ફરીથી A અને b સદિશ આપશે તેથી આ શ્રેણિક સદિશ ના દાખલા નો ઉકેલ કરવાથી તે તમને બધી સપાટી માંથી કુલ ઉત્સર્જન આપશે જો qneti એ જાણીતું હશે તો અને ત્યાર બાદ 1 અને 2 ને સરખાવ્યા બાદ તમે દરેક સપાટી માટે Ebi શોધવા માટે સક્ષમ છો તેના દ્વારા તમે તાપમાન શોધી શકો છો બરાબર તેથી આ બીજો દાખલો હતો જેમાં બધા qi જાણીતા હતા તત્વો ફક્ત કર્ણ તત્વો બનશે તે બધા દૃશ્ય પરિબળો નો સરવાળો હશે અને તેમની શરતો સમાન બરાબર રહેશે તેથી આ સમસ્યાના બીજા વર્ગ માટે છે જ્યાં તમે હજી પણ તે જ ઓપેનહાઇમ શ્રેણિક પદ્ધતિ નો ઉપયોગ કરી શકો છો સિવાય કે તમારે તમારા ઉર્જા ના સંતુલનમાં વિવિધ શરતોને સમાન કરવી પડશે